અમે વ્યવહારિક અભિગમ સાથે સર્વિસ માર્કેટિંગ પર આ માર્કેટિંગ સત્ર શરૂ કરીશું અમે પાઠ 18 પર જઈએ છીએ જે સર્વિસ ગુણવત્તા ભાગ 2 છે તેથી અહીં આપણે સર્વિસ ગુણવત્તાના ગેપ મોડેલ સર્વિસ ની ગુણવત્તાના પરિમાણો અને સર્વિસ ની ગુણવત્તાને કેવી રીતે માપી શકાય તે જોઈએ તેથી પ્રથમ આપણે સર્વિસ ગુણવત્તાનું ગેપ મોડેલ જોઈએ છીએ હવે પરશુરામન બેરી અને Zeithml એ 1985 માં સર્વિસ ગુણવત્તાના ગેપ મોડેલ વિશે લખ્યું હતું તો અહીં તમે જુઓ છો કે ગેપ 1 ગેપ 2 ગેપ 3 ગેપ 4 અને ગેપ 5 જેવા વિવિધ ગેપ છે તેથી પ્રથમ અંતર ગ્રાહકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ અને ગ્રાહક જરૂરિયાતોની વ્યવસ્થાપન દ્રષ્ટિ વચ્ચે છે તેનો અર્થ એ કે ગ્રાહકોને ચોક્કસ જરૂરિયાતો અને અપેક્ષાઓ છે પરંતુ મેનેજમેન્ટ ગ્રાહકોની જરૂરિયાત અને અપેક્ષાઓથી થોડું અલગ કંઈક અનુસરે છે અને તેથી આ 2 વચ્ચે તફાવત છે અને તે ગેપ 1 અથવા જરૂરીયાતો ગેપ કહેવાય છે તે જન્મ આપે છે તેથી આગળ મેનેજમેન્ટ દ્વારા ગ્રાહકોની જરૂરિયાતો વિશે ચોક્કસ ધારણા છે અને સર્વિસ ડિઝાઇન અને ડિલિવરી સ્પષ્ટીકરણો છે તેથી મેનેજમેન્ટની ધારણા સાથે ગમે તે સર્વિસ આપવા માટે ડિઝાઇન અને ડિલિવરી સ્પષ્ટીકરણો તૈયાર કરે છે હવે મેનેજમેન્ટ શું માને છે અને ડિલિવર સ્પષ્ટીકરણો શું છે તે વચ્ચે થોડું અંતર હોઈ શકે છે તેથી જરૂરિયાતોની ધારણા અને ડિલિવરી સ્પષ્ટીકરણો વચ્ચેના અંતરને ગેપ 2 અથવા ડિઝાઇન ગેપ કહેવામાં આવે છે પછી આપણે ગેપ 3 પર આવીએ છીએ તેથી અહીં મેનેજમેન્ટ દ્વારા લખાયેલી કેટલીક સર્વિસ ડિઝાઇન અને ડિલિવરી સ્પષ્ટીકરણો સર્વિસ આપે છે અને તે જ કર્મચારીઓને સર્વિસ આપવામાં આવે છે પરંતુ સર્વિસ ની વાસ્તવિક ડિલિવરી સ્પષ્ટીકરણોને અનુરૂપ નથી તેથી તેને કન્ફોર્મન્સ ગેપ અથવા થર્ડ ગેપ કહેવામાં આવે છે પછી આપણી પાસે ગેપ 4 છે જે કમ્યુનિકેશન ગેપ છે તેથી અહીં આપણે જોઈએ છીએ કે ગ્રાહકની સર્વિસ ની કલ્પના છે જે જ્યારે ગ્રાહકને સ્પષ્ટીકરણો માટે ડિલિવરી અને કન્ફોર્મેશનનો અનુભવ થાય છે ત્યારે સર્વિસનો અનુભવ કરે છે જ્યારે કંપની સર્વિસ ડિલિવરી અને સ્પષ્ટીકરણ વિશે કંપની દ્વારા સંદેશાવ્યવહાર કરે છે તેથી કંપની સર્વિસ ડિલિવરી અથવા સ્પષ્ટીકરણ વિશે કેટલાક પ્રમોશન અથવા સંદેશાવ્યવહાર કરે છે અને તે વાસ્તવિક ડિલિવરી અને કન્ફોર્મેશનથી સ્પષ્ટીકરણોથી અલગ છે હવે વાસ્તવિક ડિલિવરીથી અલગ દ્વારા કરવામાં આવેલો સંદેશાવ્યવહાર અને તેથી તેને સંચાર અંતર કહેવામાં આવે છે તો આ છે 2 ગેપ ગેપ 4 એટલે કે કોમ્યુનિકેશન ગેપ છે પછી અમારી પાસે સર્વિસ ની ધારણા છે અને સર્વિસ ની તે ધારણા અને ગ્રાહકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ વચ્ચે એક મોટું અંતર છે તેને સંતોષ અંતર કહેવામાં આવે છે તેનો અર્થ એ છે કે ગ્રાહક સર્વિસ વિશે કંઇક સમજી રહ્યો હતો અને તેઓ જે અનુભવી રહ્યા હતા તેના કરતા કંઈક ખરાબ પહોંચાડ્યું હતું તેથી તે સંતોષ અંતર છે તેથી જરૂરિયાતો અને ધારણાઓ અલગ છે અને અંતર 5 ને જન્મ આપે છે તેવી જ રીતે સર્વિસ વિશે કંપનીનો સંદેશાવ્યવહાર ગ્રાહકની જરૂરિયાતો અને અપેક્ષાઓથી અલગ છે ઠીક છે અથવા અન્ય કંપની સર્વિસ વિશેની વાતચીત ગ્રાહકની જરૂરિયાતો અને અપેક્ષાઓને જન્મ આપે છે અને ગ્રાહકની આ જરૂરિયાતો અથવા અપેક્ષાઓ સર્વિસ ની ગ્રાહક ધારણાથી અલગ છે અને તેને સંતોષ અંતર કહેવામાં આવે છે હવે આ ગેપ 5 સૌથી મહત્વનું અંતર છે કારણ કે તે ગ્રાહકોને જ્યારે સર્વિસ પૂરી પાડવામાં આવશે અથવા પહોંચાડવામાં આવશે ત્યારે સંતોષ સાથે સીધો સંબંધ છે તેથી કંપનીએ આ 5 ગેપ જોવાના છે અને આ ગેપને પુરવાના છે પરંતુ સૌથી મહત્વનું અંતર એ સંતોષ અંતર છે જે કંપનીએ ભરવું જોઈએ તેથી પ્રોફેસરો પરશુરામન બેરી અને ઝેથમલે 1985 માં સર્વિસ ગુણવત્તાનું ગેપ મોડેલ પ્રકાશિત કર્યું આ મોડેલ મુજબ 5 ગેપ ગ્રાહકને પહોંચાડવામાં આવતી સર્વિસ ની નબળી ગુણવત્તા તરફ દોરી જાય છે ઉત્તમ ગુણવત્તા પહોંચાડવા માટે ગેપ બંધ હોવા જોઈએ હવે અમે વધુ વિગતવાર વિવિધ ગેપઓની ચર્ચા કરીશું તેથી આપણે પ્રથમ ગેપ પર આવીએ છીએ જે જરૂરીયાતોનો ગેપ છે હવે આ અંતર મેનેજમેન્ટની ગ્રાહક જરૂરિયાતો પ્રત્યે અજ્ઞાનતાને કારણે છે તેથી ગ્રાહકોને ચોક્કસ જરૂરિયાતો હોય છે જે મેનેજમેન્ટ અવગણે છે અને નજીકની જરૂરિયાત વિશે તેઓ માને છે કે ગ્રાહકોને કેટલીક જરૂરિયાતોની જરૂર પડશે જે ગ્રાહકની વાસ્તવિક જરૂરિયાતોથી અલગ છે તેથી નીચે આપેલા પગલાં લઈને આ અંતરને દૂર કરી શકાય છે પ્રથમ પર્યાપ્ત માર્કેટિંગ સંશોધન અભિગમ છે આમાં અંત ગ્રાહકપ્રેરણા અથવા આંતરડાની લાગણી પર મેનેજમેન્ટના નિર્ણયો લેવાને બદલે ગ્રાહકની જરૂરિયાતો વિશે પૂરતા બજાર સંશોધનનું સંચાલન કરવું અને સર્વિસ ડિઝાઇન અને ડિલિવરીમાં નિષ્કર્ષનો સમાવેશ કરવો તેથી મેનેજમેન્ટે ત્યાં ગ્રાહકોની જરૂરિયાત અથવા જરૂરિયાત વિશે લાગણી અનુભવવા સિવાય ત્યાં પર્યાપ્ત બજાર સંશોધન માટે જવું જોઈએ પછી આવે છે ઉધર્વગામી માહિતીસંચાર તેથી આમાં ગ્રાહકો અને મેનેજમેન્ટ વચ્ચે પૂરતો સીધો સંદેશાવ્યવહાર ગ્રાહકો અને સર્વિસ કર્મચારીઓ વચ્ચે પૂરતો સંદેશાવ્યવહાર અને ગ્રાહકોની જરૂરિયાતો અંગે સર્વિસ કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે પર્યાપ્ત સંદેશાવ્યવહારનો સમાવેશ થાય છે જરૂરિયાતોના તફાવતને દૂર કરવાનો ત્રીજો રસ્તો ગ્રાહક સંબંધો પર પૂરતું ધ્યાન છે આમાં યોગ્ય માર્કેટ સેગ્મેન્ટેશન અને ઉદ્દેશિત સેગમેન્ટનું કાળજીપૂર્વક માર્કેટિંગ ગ્રાહકોને ટૂંકા ગાળાના વ્યવહારો તરીકે ગણવાને બદલે લાંબા ગાળાના સંબંધો તરીકે વ્યવહાર કરતી વખતે વાતચીત કરવી અને નવા ગ્રાહક મેળવ્યા પછી દોડવાને બદલે વર્તમાન ગ્રાહકોને સમજવા અને સર્વિસ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું તેથી નવા ગ્રાહકો મેળવ્યા પછી દોડવાને બદલે વર્તમાન ગ્રાહકોને સર્વિસ આપવી અને જાળવી રાખવું હંમેશા વધુ સારું છે કારણ કે નવા ગ્રાહકો મેળવવા કરતાં વર્તમાન ગ્રાહકોને સર્વિસ આપવી તે સસ્તી અને વધુ નફાકારક છે તેથી નવા ગ્રાહકો મેળવવા માટે ઘણાં રોકાણની જરૂર પડે છે જ્યારે વર્તમાન ગ્રાહકોને સર્વિસ આપવી ઘણી સસ્તી કરી શકાય છે અને ગ્રાહકોને સંતુષ્ટ અને આનંદિત રાખી શકે છે જેથી તેઓ સર્વિસ વિશે અન્ય લોકોને પણ જણાવે અને ઘણા લોકો સર્વિસ ખરીદવાનું શરૂ કરે પૂરતી સર્વિસ પુનપ્રાપ્તિ આમાં ખામીયુક્ત સર્વિસ વિતરણથી ગ્રાહકને અસંતોષ હતો તે સમજવાની પ્રક્રિયા પીડિત ગ્રાહકને સાચી સર્વિસ પહોંચાડવી પાઠ શીખવા અને ભવિષ્યના સર્વિસ વિતરણમાં પાઠનો સમાવેશ કરવાનો સમાવેશ થાય છે તેથી જરૂરીયાતોનો તફાવત પર્યાપ્ત બજાર સંશોધન અભિગમ પર્યાપ્ત ઉર્ધ્વ સંચાર પર્યાપ્ત ધ્યાન અને ગ્રાહક સંબંધો અને પૂરતી સર્વિસ પુનપ્રાપ્તિ દ્વારા કરી શકાય છે આગળ આપણે બીજા ગેપ પર જઈએ છીએ આ અંતર ખોટી સર્વિસ ડિઝાઇન બનાવવા અને અસંતોષકારક સર્વિસ ધોરણોને સમાવવા વિશે છે આ અંતરને નીચેની રીતે દૂર કરી શકાય છે યોગ્ય સર્વિસ ડિઝાઇન આમાં વ્યવસ્થિત સર્વિસ ડિઝાઇન પ્રક્રિયાનો સમાવેશ થાય છે જે સ્પષ્ટ ડિલિવરી તરફ દોરી જાય છે અને ડિઝાઇન અને સર્વિસ ને ગ્રાહકના મનમાં સર્વિસ ની સ્થિતિ સાથે જોડે છે ગ્રાહક આધારિત ધોરણોનો સમાવેશ કરવો આમાં અમારા ગ્રાહકો પાસેથી સત્યની દરેક ક્ષણે સર્વિસ વિતરણના ધોરણોને પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે કંપનીએ આ સર્વિસ ધોરણોનું પાલન કરવું જોઈએ અને ગ્રાહકના નિર્દિષ્ટ સ્તરથી નીચે ન આવવું જોઈએ યોગ્ય સર્વિસસ્કેપ અને શારીરિક પુરાવા આમાં ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે યોગ્ય ડિઝાઇન અને આરામદાયક સર્વિસસ્કેપનું બાંધકામ શામેલ છે અને સર્વિસ ના ઉત્પાદન અને વપરાશમાં સર્વિસ કર્મચારીઓ સર્વિસસ્કેપની પર્યાપ્ત જાળવણી અને અપડેટ અને ગ્રાહકોની અપેક્ષાઓને અનુરૂપ સર્વિસસ્કેપ મર્ચેન્ડાઇઝ જેવા ભૌતિક પુરાવા વિકસાવવા તેથી દરેક જગ્યાએ અપેક્ષાઓ મુજબ મેનેજમેન્ટ ગ્રાહકની જરૂરિયાતો તરીકે શું વિચારે છે જેને ચોક્કસ સર્વિસ સ્પષ્ટીકરણોમાં રૂપાંતરિત કરવાની છે જેથી ગ્રાહકોની જરૂરિયાતો સરળતાથી પૂરી થઈ શકે ત્રીજું અનુરૂપતા અંતર છે આ અંતર સર્વિસ કર્મચારીઓ વિશે છે જે સ્થાપિત ધોરણો અને પ્રક્રિયાને પહોંચાડતા નથી નીચેના પગલાં લઈને આ અંતરને દૂર કરી શકાય છે અસરકારક માનવ સંસાધન નીતિઓ આમાં અસરકારક ભરતી સ્પષ્ટ સર્વિસ ભૂમિકાઓ યોગ્ય કર્મચારી ટેકનોલોજી જોબ ફિટ યોગ્ય મૂલ્યાંકન અને વળતર પ્રણાલીઓનો સમાવેશ થાય છે ગ્રાહકને તેની અપેક્ષાઓ મુજબ સર્વિસ આપવા માટે પૂરતા સશક્તિકરણ પરિસ્થિતિઓ પર પૂરતું નિયંત્રણ અને ગ્રાહક સંતોષને મુખ્ય લક્ષ્ય તરીકે રાખીને ઉત્તમ ટીમવર્ક યોગ્ય રીતે શિક્ષિત ગ્રાહકો આમાં ગ્રાહકો તેમની ભૂમિકા અને જવાબદારીઓ પૂરી કરે છે અને અન્ય ગ્રાહકોને હકારાત્મક અસર કરે છે સર્વિસ મધ્યસ્થીઓ સાથે સારા સંબંધો આમાં એજન્ટો ફ્રેન્ચાઇઝીઓ દલાલો છૂટક વેપારીઓ વગેરેની યોગ્ય ભૂમિકાઓ યોગ્ય સશક્તિકરણ અને ગ્રાહકોને લેવાની શિસ્તનો સમાવેશ થાય છે અને તેમની જરૂરિયાતોને ગંભીરતાથી અને ગ્રાહકોના સંતોષને પહોંચી વળવા પ્રયત્ન કરે છે અને ગુણવત્તા અને સુસંગતતાને નિયંત્રિત કરવા માટે સિસ્ટમો ધરાવે છે જેની સાથે મધ્યસ્થીઓ ગ્રાહકો અને બ્રાન્ડને સર્વિસ પહોંચાડે છે અને ચોથી સફળતાપૂર્વક મેળ ખાતી માંગ અને પુરવઠો છે તેથી અમે આ ભાગને પછીથી વધુ વિગતવાર જોઈશું પરંતુ હાલમાં તે કહેવા માટે પૂરતું છે કે આ મેચિંગમાં પીક અવર્સ ગ્રાહકોને દુર્બળ કલાકો તરફ વાળવાની ક્ષમતા અને ગ્રાહકોને સરળતાથી સોંપવા અને શિખર દરમિયાન સર્વિસ પહોંચાડવા માટે ટ્રેન કર્મચારીઓને પાર કરવાની ક્ષમતા શામેલ છે સર્વિસ ધોરણોનું પાલન કરતી વખતે કલાકો તેથી ખાતરી કરવા માટે કે સર્વિસ કર્મચારીઓ સ્પષ્ટીકરણો અનુસાર પહોંચાડે છે અમારી પાસે ચોથા પગલાં છે જે અસરકારક માનવ સંસાધન નીતિઓ છે જે કર્મચારીઓને ખૂબ સારી રીતે તાલીમ આપવામાં આવે છે તેઓ ગ્રાહકોને યોગ્ય રીતે શિક્ષિત કરે છે તેથી ગ્રાહકો સર્વિસ નિરીક્ષણ કરવા અથવા લેવા માટે અને સર્વિસ ડિલિવરી વ્યક્તિગત સાથે સર્વિસ બનાવવા સર્વિસ મધ્યસ્થીઓ સાથે સારા સંબંધો બનાવવા માટે શિક્ષિત હોય છે જેથી દલાલો ફ્રેન્ચાઇઝીઓ છૂટક વેપારીઓ એજન્ટો વગેરે સાથે સારા સંબંધો હોવા જોઈએ જેથી તેઓ સમયસર અને ડિઝાઈનને પુષ્ટિ આપતા ડિઝાઈન મુજબ અને છેલ્લે ડિમાન્ડ અને સપ્લાયને સફળતાપૂર્વક મેચ કરી શકે કારણ કે સર્વિસ ની માંગ અને સપ્લાય સામાન્ય રીતે મળતા નથી પીક અવર્સ પર રેસ્ટોરન્ટમાં જમવા માટે વધુ લોકો હોય છે પરંતુ તે સમયે બેઠકોની સંખ્યા ઓછી થઈ જાય છે જ્યારે નોન પીક અવર્સમાં ઘણી બેઠકો બાકી હોય છે મુખ્ય ટેબલ બાકી હોય છે પરંતુ સર્વિસ લેવા માટે થોડા કર્મચારીઓ હોય છે તેથી જ માંગ અને પુરવઠાને સફળતાપૂર્વક મેચ કરવી મહત્વપૂર્ણ છે તો આ છે આ 4 પોઇન્ટ આ 4 વ્યૂહરચનાઓ અંતરને બંધ કરવામાં મદદ કરી શકે છે જે અનુરૂપતા અંતર છે ગેપ 4 પર આવી રહ્યા છે જે કમ્યુનિકેશન ગેપ છે તેથી આ અંતર સર્વિસ ની વાસ્તવિક ડિલિવરી અને સર્વિસ ના જાહેરાત અને પ્રમોશન દરમિયાન આપેલા વચનો અને ધારણાઓ વચ્ચેના તફાવત વિશે છે તેથી સુનિશ્ચિત કરવું જોઈએ કે તમે એવી રીતે સર્વિસ નો પ્રચાર પ્રસાર ન કરો કે જે પછી ગ્રાહકો ની ધારણા ને ન પહોંચી શકે તેઓ સર્વિસ ને ચોક્કસ રીતે સમજે છે અને સર્વિસ ની આ ધારણા અને તમે ગ્રાહકોને સર્વિસ વિશે કરેલા વાસ્તવિક સંદેશાવ્યવહાર વચ્ચે કોઈ તફાવત નથી સંકલિત માર્કેટિંગ સંચાર તેથી આમાં સર્વિસ ઓફર વિશેના તમામ સંદેશાવ્યવહારમાં સુસંગતતા જાળવવી કર્મચારીઓને સર્વિસ વિશે યોગ્ય માર્કેટિંગ અને સંદેશાવ્યવહાર અને સર્વિસ કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે યોગ્ય અરસપરસ સંચાર સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે જેથી તેમને સર્વિસ ની સાચી ધારણા મળે તેથી સંદેશાવ્યવહાર એવો હોવો જોઈએ કે ગ્રાહકો માટે કરવામાં આવેલા સંદેશાવ્યવહાર સાથે અનુભવી સર્વિસ બંધબેસે પછી આશાસ્પદ અને ઓવર ડિલિવરી હેઠળ આ ખૂબ સારી વ્યૂહરચના છે કારણ કે ઓછું વચન આપવું અને વધુ પહોંચાડવું વધુ સારું છે કારણ કે જ્યારે ગ્રાહકો તેમની અપેક્ષા કરતાં વધુ મેળવે છે ત્યારે તેઓ સર્વિસ વિશે આનંદિત થાય છે અને છેલ્લે પર્યાપ્ત હોય છે તેથી આમાં સમગ્ર કંપની અને તેના સહયોગીઓ વચ્ચે સર્વિસ વિશે પૂરતા સંચારનો સમાવેશ થાય છે જેથી સર્વિસ કંપનીના વિવિધ હથિયારો વચ્ચેના જ્ઞાનના તફાવતને કારણે કોઈ અંતર અને મૂંઝવણ ભી ન થાય તેથી સર્વિસ પહોંચાડતા અન્ય પક્ષો અથવા ખેલાડીઓ સાથે આડા સંચાર કે જે સંદેશાવ્યવહારનો તફાવત ઘટાડવો જોઈએ અને સર્વિસ ની જરૂરિયાત વિશે મેનેજમેન્ટ દ્વારા જે રીતે અને કેવી રીતે સર્વિસ પહોંચાડવી જોઈએ તે બરાબર પહોંચાડવી જોઈએ પછી આપણે પાંચમા અંતરે આવીએ છીએ જે સંતોષ છે જેમ મેં અગાઉ કહ્યું હતું કે આ સંતોષ અંતર સૌથી મહત્વનું અંતર છે તે તપાસવું જોઈએ ગ્રાહકોને સર્વિસ પહોંચાડવાની કંપની દ્વારા પ્રાપ્ત થતી સંદેશાઓ અને પ્રમોશનમાંથી ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતી સર્વિસ ની ધારણા અને સર્વિસ ની તેમની અપેક્ષાઓ વચ્ચેનું આ અંતર છે તેથી આ અંતર ગ્રાહકોની અપેક્ષાઓ અને ધારણા વચ્ચે છે અગાઉ ચર્ચા કરેલ 4 ગેપને બંધ કરીને આ અંતરને બંધ કરી શકાય છે તેથી તમામ 4 ગેપ જેની અગાઉ ચર્ચા કરવામાં આવી હતી જો તે અંતરને બંધ કરી શકાય તો તે આપમેળે સંતોષ અંતરને બંધ કરવા તરફ દોરી જશે 1982 માં પ્રોફેસર ક્રિશ્ચિયન ગ્રોનરોસે લખ્યું હતું કે સર્વિસ ની ગુણવત્તા 2 પ્રકારની હોઈ શકે છે તે તકનીકી ગુણવત્તા છે જે પરિણામની ગુણવત્તા અને કાર્યાત્મક ગુણવત્તા છે જે સર્વિસ કેવી રીતે અથવા કેવી રીતે વિતરિત કરવામાં આવી છે તેનાથી સંબંધિત ગુણવત્તા છે તેથી અમે સામાન્ય રીતે તકનીકી ગુણવત્તા વિશે ચર્ચા કરતા નથી કારણ કે તકનીકી ગુણવત્તા સર્વિસ થી સર્વિસ અથવા સર્વિસ ઉત્પાદનથી સર્વિસ ઉત્પાદન માટે અલગ અલગ હોય છે પરંતુ વિધેયાત્મક ગુણવત્તા વિવિધ પ્રકારની સર્વિસ પર સમાન રહે છે અને અમે કાર્યાત્મક ગુણવત્તાની સર્વિસ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો કાર્યાત્મક સર્વિસ ગુણવત્તાના પરિમાણો શું છે તેમના સંશોધનના આધારે પ્રોફેસરો પરશુરામન બેરી અને ઝેથમલે 1988 માં કાર્યાત્મક સર્વિસ ગુણવત્તાના 5 પરિમાણો ઉન્નત કર્યા હતા તેથી વિશ્વસનીયતા એ વચનબદ્ધ સર્વિસ ને વિશ્વસનીય અને સચોટ રીતે કરવાની ક્ષમતા છે ગ્રાહકની જરૂરિયાતોની અપેક્ષા રાખવા ગ્રાહકોને મદદ કરવા અને પ્રોમ્પ્ટ સર્વિસ પૂરી પાડવા માટે પ્રતિભાવની ઇચ્છા ખાતરી એ કર્મચારીઓનું જ્ઞાન અને સૌજન્ય છે અને ગ્રાહકના મનમાં વિશ્વાસ અને આત્મવિશ્વાસને પ્રેરિત કરવાની તેમની ક્ષમતા છે સહાનુભૂતિ સંભાળ વ્યક્તિગત ધ્યાન કે જે ગ્રાહકોને આપવામાં આવે છે અને ટેન્જીબલ ભૌતિક સુવિધાઓ સાધનો કર્મચારીઓ અને સંચાર સામગ્રીનો દેખાવ છે તો અમે સર્વિસ ની ગુણવત્તા કેવી રીતે માપીએ છીએ મેનેજમેન્ટમાં એવું કહેવામાં આવે છે કે તમે જે પણ સુધારવા માંગો છો તે તમે માપવા માટે સક્ષમ હોવા જોઈએ જે પણ તમે મેનેજ કરવા માંગો છો તે માપવા માટે સક્ષમ હોવા જોઈએ તેથી સર્વિસ ગુણવત્તા માપણીમાં એક પ્રશ્નકર્તા પણ છે જે સામાજિક સર્વિસ માં ખૂબ જ લોકપ્રિય છે કંઈક માપવા માટે અમે પ્રશ્નાવલી અથવા ઈન્વેન્ટરી શેડ્યૂલ અથવા પ્રશ્નાવલી અથવા શેડ્યૂલ ઈન્વેન્ટરીનો ઉપયોગ કરીએ છીએ જેમણે સર્વિસ લીધી છે અથવા જેમણે સર્વિસ અંગે ચર્ચા કરી છે તેથી સર્વિસ ગુણવત્તાના 5 પરિમાણો સર્વિસ ની ગુણવત્તા માપવા માટે ઉપયોગમાં લેવાતી 44 આઇટમ SERVQUAL પ્રશ્નાવલીના ભાગરૂપે અગાઉ ચર્ચા કરવામાં આવી હતી પ્રશ્નાવલીમાં 22 વસ્તુઓનો ઉપયોગ ચોક્કસ સર્વિસ વિશે ગ્રાહકોની અપેક્ષાઓને માપવા માટે કરવામાં આવે છે અને અન્ય 22 વસ્તુઓ સર્વિસ ના પ્રદર્શન અંગે ગ્રાહકોની ધારણાને માપવા માટે વપરાય છે જોકે અન્ય લેખકોએ સર્વિસ ની ગુણવત્તાના અન્ય પરિમાણો ઉન્નત કર્યા છે સંશોધન હેઠળની ચોક્કસ સર્વિસ ના આધારે SERVQUAL પરિમાણોને મોટે ભાગે સાહજિક રીતે આકર્ષક તરીકે સ્વીકારવામાં આવ્યા છે અને સર્વિસ ની ગુણવત્તા માપવા માટે તેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે બેન્ક વેલ અથવા હેલ્થ વેલ જેવી અન્ય ઘણી પ્રકારની સર્વિસ માપવાના સાધનો જેમ કે વસ્તુઓ તેથી આ પ્રકારની સર્વિસ ગુણવત્તા માપણીના સમયપત્રક અથવા માપન બેટરી વિકસાવવામાં આવી છે અને વિવિધ લેખકો દ્વારા તેની ચર્ચા કરવામાં આવી છે જો કે તે તમામ પીબીઝેડ દ્વારા સર્વિસ ગુણવત્તાની પ્રશ્નાવલી પર આધારિત છે અથવા સંબંધિત છે જે પરસુરામન બેરી અને ઝેથમલ 1988 માં આગળ વધારી છે સર્વિસ ની ધારણા માટે હવે મારા પુસ્તકમાં જે પ્રકાશિત થયું છે તે મુજબ અમારી પાસે આ 22 આઇટમ પ્રશ્નાવલી છે 44 આઇટમ પ્રશ્નાવલીને 22 આઇટમ પ્રશ્નાવલીમાં રૂપાંતરિત કરવામાં આવશે જે સર્વિસ ની કામગીરીની ગ્રાહકોની તેમની અપેક્ષાઓ સામે ધારણાને માપે છે તો તે પ્રશ્નાવલી આગળની સ્લાઈડમાં આપવામાં આવી છે તેથી આ સ્લાઇડમાં આપણે જોઈએ છીએ કે આ 22 આઇટમ પ્રશ્નાવલી છે અને દિશાઓ નીચે આપેલા નિવેદનોનો સમૂહ છે જે XYZ ની તમારી અપેક્ષા સામે XYZ ની કામગીરીની ધારણા સાથે સંબંધિત છે જ્યાં XYZ સર્વિસ કંપની XYZ થી તમારી અપેક્ષા સામે છે હેતુ શું છે તેથી તે અપેક્ષિત કરતાં ઘણું ઓછું છે એટલે કે આ સર્વિસ પરિમાણ એ સર્વિસ વિશેષતા કંપની તરફથી અપેક્ષિત કરતાં ઘણી ઓછી છે અથવા તે અપેક્ષા કરતા ઓછી છે તેથી સર્વિસ ની અપેક્ષાની તુલનામાં આ કામગીરી છે તેથી સર્વિસ માં 22 વસ્તુઓ છે જે તમે જુઓ 1 22 ત્યાં 22 વસ્તુઓ છે અને આ અપેક્ષાઓ સર્વિસ માટેની અપેક્ષાઓ સામે પ્રદર્શન છે તેથી અમારી પાસે એક સર્વિસ કંપની તરીકે XYZ છે તેથી અમે કહીએ છીએ કે XYZ પાસે અદ્યતન સાધનો છે ના તે અપેક્ષા કરતા ઘણું ઓછું છે શું તે અપેક્ષા કરતા ઓછું છે શું તે અપેક્ષા જેટલું જ છે શું તે અપેક્ષા કરતા વધારે છે અથવા તે અપેક્ષા કરતા ઘણું વધારે છે તેથી સર્વિસ ની અપેક્ષાઓની તુલનામાં ધારણા શું છે તેના પર આધાર રાખીને લોકોને આ 5 માંથી કોઈપણ પર ટિક માર્ક કરવાની જરૂર પડશે તો ચાલો હવે આ 2 વસ્તુઓ જોઈએ તેથી પ્રથમ વસ્તુ XYZ પાસે અદ્યતન સાધનો છે આગળ XYZ ભૌતિક સુવિધાઓ દૃષ્ટિની આકર્ષક છે XYZ કર્મચારીઓ સારી રીતે સજ્જ છે અને સુઘડ દેખાય છે XYZ ની ભૌતિક સુવિધાઓનો દેખાવ પૂરી પાડવામાં આવતી સર્વિસ ના પ્રકારને ધ્યાનમાં રાખીને છે તેથી આ વસ્તુઓ જે જાંબલી રંગની છે તેઓ સર્વિસ ગુણવત્તાના ટેન્જીબલ પરિમાણને માપે છે તો આ ટેન્જીબલ પરિમાણ છે જે 4 વસ્તુઓ છે આગળ આપણે આઇટમ નંબર 5 પર જઈએ છીએ જ્યારે XYZ ચોક્કસ સમય સુધીમાં કંઇક કરવાનું વચન આપે છે ત્યારે તે આવું કરે છે જ્યારે તમને સમસ્યા હોય ત્યારે XYZ સહાનુભૂતિ અને આશ્વાસન આપે છે XYZ ભરોસાપાત્ર છે XYZ તે સમયે તેની સર્વિસ પૂરી પાડે છે જ્યારે તે આવું કરવાનું વચન આપે છે XYZ તેના રેકોર્ડ્સને સચોટ રાખે છે તેથી આ 5 પોઈન્ટ સર્વિસ ગુણવત્તાની વિશ્વસનીયતા પરિમાણ સાથે સંબંધિત છે પછી XYZ ગ્રાહકોને બરાબર જણાવે છે કે સર્વિસ ક્યારે તૈયાર કરવામાં આવશે તમે XYZ ના કર્મચારીઓ પાસેથી પ્રોમ્પ્ટ સર્વિસ મેળવો છો XYZ ના કર્મચારીઓ હંમેશા ગ્રાહકોને મદદ કરવા તૈયાર હોય છે XYZ ના કર્મચારીઓ ગ્રાહકોની વિનંતીઓનો તાત્કાલિક જવાબ આપવા માટે ખૂબ વ્યસ્ત હોય છે તેથી આ સર્વિસ ની ગુણવત્તાનો પ્રતિભાવ પરિમાણ છે 14 નંબર એ છે કે તમે XYZ ના કર્મચારીઓ પર વિશ્વાસ કરી શકો છો તમે XYZ કર્મચારીઓ સાથે તમારા વ્યવહારોમાં સલામત અનુભવો છો XYZ ના કર્મચારીઓ નમ્ર છે કર્મચારીઓને XYZ તરફથી તેમની નોકરી સારી રીતે કરવા માટે પૂરતો ટેકો મળે છે તેથી XYZ તરફથી સર્વિસ ની ગુણવત્તાનો આ ખાતરી ભાગ છે અને છેલ્લે XYZ તમને XYZ ના વ્યક્તિગત ધ્યાન આપે છે કર્મચારીઓ તમને વ્યક્તિગત ધ્યાન આપે છે XYZ ના કર્મચારીઓ જાણે છે કે તમારી જરૂરિયાતો શું છે XYZ તમારા હિતમાં છે XYZ પાસે તેમના તમામ ગ્રાહકો માટે અનુકૂળ ઓપરેટિંગ કલાકો છે તેથી આ 5 વસ્તુઓ સર્વિસ ગુણવત્તાના સહાનુભૂતિ પરિમાણ સાથે સંબંધિત છે તેથી જેમ આપણે ચર્ચા કરી છે અને સર્વિસ ની ગુણવત્તાની વિશ્વસનીયતા પ્રતિભાવ ખાતરી સહાનુભૂતિ અને ટેન્જીબલ ના આ પરિમાણો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ 5 પરિમાણોમાંથી દરેક 4 થી 5 વસ્તુઓ દ્વારા માપવામાં આવે છે અને તેથી 22 વસ્તુઓ આ 5 પરિમાણોને માપવામાં સક્ષમ છે અને જ્યારે આ 22 વસ્તુઓ તમે જાણો છો ત્યારે ગ્રાહક આ 22 વસ્તુઓ પર નિશાનો કરે છે પછી તમે જાણો છો કે કઈ વસ્તુઓ સારી રીતે થઈ રહી છે કઈ વસ્તુઓ અપેક્ષા કરતા ખરાબ છે અથવા અપેક્ષા કરતા ઓછી છે અને કઈ વસ્તુઓ અપેક્ષા કરતા વધારે થઈ રહી છે અને તેથી ગ્રાહકો તે સર્વિસ થી ખુશ થઈ શકે છે તદનુસાર આ પ્રશ્નાવલીઓની મદદથી કરી શકાય તેવા નિદાન સાથે તમે જાણી શકો છો કે તમારે શું વધારવું છે અને તમારે શું વધારવું નથી અથવા શું ખૂબ સારી રીતે કરી રહ્યું છે અને તે મુજબ તમે તે પરિમાણોમાં તમારી સર્વિસ માં સુધારો કરી શકો છો અને ફરીથી સર્વિસ ગુણવત્તાની વસ્તુઓનો ઉપયોગ કરીને સર્વિસ ને માપી શકો છો અને ચોક્કસ તારીખ અથવા ચોક્કસ દિવસે સર્વિસ પહોંચાડતી કંપની ક્યાં માંગ કરે છે તે જુઓ તેથી તમે તમારા ગ્રાહકોને આ પ્રશ્નાવલીને ચિહ્નિત કરવા વિનંતી કરીને કંપનીની આ સર્વિસ માં સુધારો કરી શકો છો અને પછી તમે જોઈ શકો છો કે કઈ સારી રીતે કરવામાં આવી રહી છે અને કઈ ગ્રાહકોની અપેક્ષાઓ મુજબ કરવામાં આવી રહી છે અને તમે તેમને સુધારી શકો છો આ સત્રમાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર મને આશા છે કે તે મદદ કરશે